છેલ્લે વર્ગમાં આપણે અદ્ભુત નિષ્ફળતાઓ વિશે જોવાનું શરૂ કર્યું હતું આપણે એમાં બોસ્ટન ગોળના રસની આપત્તિ વિશે જોયું હતું એના પછી લિબર્ટી જહાજની નિષ્ફળતા વિશે જોયું હતું આ બંને કિસ્સાઓમાં કામગીરી થયાના થોડા વર્ષો પછી તરત જ નિષ્ફળતા આવી ગઈ હતી બોસ્ટન ગોળના રસની નિષ્ફળતાના કિસ્સામાં લગભગ ત્રણ વર્ષ પછી આવી ગયું હતું લિબર્ટી જહાજમાં પહેલાં જ વર્ષમાં જ એના ફ્રેક્ચર વિશેના અહેવાલો મળ્યા હતું અને જ્યારે તેને ડોક ઉપર રાખવામાં આવ્યું ત્યારે જહાજના બે ટુકડા થયા એવા કિસ્સાઓ પણ મળ્યા હતા કોમેટ ડીઝાસ્ટર હવે આપણે ત્રીજી અદ્ભુત નિષ્ફળતા વિશે જોઈએ છીએ જે કોમેટ આપત્તિ તરીકે ઓળખાય છે ડી હેવિલેન્ડ કોમેટ એ વિશ્વનું પ્રથમ વ્યાપારી વાયુ વિમાન બનાવ્યું હતું જે 1952 માં સેવામાં આવ્યું હતું આગળ હવે શું જોવાનું રહેશે જેટ એર વિમાન એ ખૂબ જ સામાન્ય વસ્તુ છે એટલે એ સમજવું પડશે કે તે પ્રથમ વાયુ વિમાન હતું ઘણીબધી તકનીકીઓનો પહેલી વખત પ્રયાસ કરવાનો છે તેના દૃષ્ટિકોણથી જોઈએ તો સમગ્ર ડિઝાઇન એ એક એન્જિનિયરિંગ માટે પડકાર રૂપ હતી જેટ એરલાઇનરના ફાયદા શું છે પ્રોપેલરથી વિપરીત પ્લેનમાં કોમેટ એ હવામાનની ઉપર સ્ટ્રેટોસ્ફીઅર માં 8 માઈલ ઉપર સુધી ઉડે છે ખુબ જ શાંત અને સરળ મુસાફરી થાય છે આ ખુબ જ મહત્વપૂર્ણ વાત છે સામાન્ય પ્રોપેલર પ્લેન એ નીચે ઊંચાઈમાં ઉડે છે તે ખૂબ જ અવાજ વાળું હોય છે અને ત્યાંની મુસાફરી ખુબ જ ઉબડખાબડ પ્રકારની છે હવે આ સમસ્યામાંથી બહાર આવવા માટે સક્ષમ છીએ એનો ફાયદો શું છે એનો ફાયદો એટલો જ છે કે તે એક શાંત અને સરળ મુસાફરી છે એની કેબિન સંપૂર્ણપણે દબાણયુક્ત હોય છે આ જેટલાઇનરનો ફાયદો શું છે આમ જુઓ તો કામગીરીના પહેલા વર્ષમાં કોમેટ એ 28000 મુસાફરોની સાથે કુલ 104 મિલિયન માઇલ જેટલો પ્રવાસ કરે છે આ એક પ્રકારની શાંત સફળતા ગણવામાં આવે છે આ કોમેટ વિમાન નું દૃશ્ય છે તમે જોઈ શકો છો કે આના એન્જિન થોડા અલગ પ્રકાર ના છે દૃશ્યમાં જે દેખાય છે એ રોયલ એર ફોર્સ મ્યુઝિયમ જે લંડન નું છે એમાં અન્ય સમસ્યાઓ શું હતી તે શેના કારણે નિષ્ફળ થયું હતું એ પછી શું થાય છે અહીંયાં ફરીથી સેવામાં ખૂબ જ વહેલાં નિષ્ફળતા આવી જાય છે 18 મહિનાની સેવા પછી બે વિમાન એકબીજાથી ત્રણ મહિનામાં જ ગાયબ થઈ ગયા હતા એકવાર હકીકતમાં કલકત્તાની બહાર કોમેટ ઉડતું હતું ત્યારે એક અકસ્માત પણ થયો હતો આ બધી વસ્તુની સાથે 10મી જાન્યુઆરી એ 1954 સુધી લોકો નો વિશ્વાસ કાયમ રહ્યો હતો તે દિવસે રોમથી પ્રસ્થાન કરીને કોમેટ એ 26000 ફૂટની ઊંચાઈએ થી સમુદ્રમાં ડૂબી ગયું હતું લોકોએ વિચાર્યું હતું કે તેના માળખાનાં પાસામાં કેટલીક સમસ્યાઓ છે આપણે તે જોવાની જરૂર છે કેમકે ઉડ્ડયનમાં ગુમ થયેલા વિમાનના કારણે મૂલ્યાંકન કરવા માટે ખૂબ જ નજીકથી જોવામાં આવ્યું હતું લોકોએ શું કર્યું હતું સમુદ્રમાંથી કાટમાળને બચાવ્યો હતો અને લોકો એ ઉડ્ડયનનું પુનઃનિર્માણ કર્યું હતું તે આશ્ચર્યજનક હતું ફ્યુઝલેજ પોતે નિષ્ફળ થયું હતું આની કોઈ કલ્પના નથી જ્યારે લોકોએ સમુદ્રમાંથી કાટમાળ મેળવ્યું હતું ત્યારે જ તેઓ બધાને એકસાથે મૂક્યા હતાં એ સમયે તમને જાણવા મળ્યું કે તે કેબિન પોતે જ નિષ્ફળ ગયું હતું છેલ્લે જોઈએ તો નિષ્ફળતા એ કેબિનના વિસ્ફોટક વિસંકોચનને કારણે થયું હતું આગળ જોઈએ તો હવે સેવામાં પ્રથમ જેટલાઇનર હતું એન્જિનિયરોએ પેટા એસેમ્બલીઓ તેમજ એસેમ્બલીઓમાં સંપૂર્ણ વિમાનના પરીક્ષણ કરવા માટે વિવિધ પરીક્ષણ ઓ કરી નાખ્યા છે એવું પણ નથી કે પરીક્ષણ વગર જ વિમાનને ઉડવાની મંજૂરી આપવામાં આવી હતી જ્યારે પણ આમાં કોઈ નવો વિકાસ થાય છે ત્યારે તેમાં સેલિબ્રિટીઓ આવે છે તેનો હિસ્સો લેવા માંગે છે મને કહેવામાં આવ્યું હતું કે રાણી એલિઝાબેથ એ દક્ષિણ આફ્રિકામાં કોમેટની અંદર મુસાફરી કરી હતી ત્યારે નસીબથી કંઈ જ થયું ન હતું તમે કનિષ્ક હવાઈ દુર્ઘટના વિશે સાંભળ્યું તો હશે જે સમુદ્રમાં ડૂબી ગયું હતું એ આતંકવાદીના હુમલાને કારણે થયું હતું આ થવાનું કારણ એક જ હતું કે વિમાનમાં માળખાની ખામીઓ હતી એના કારણે તે નિષ્ફળ થયું હતું જ્યાં સુધી અકસ્માતો નતા થયા ત્યાં સુધી લોકો માનતા એવું જ માનતા હતા કે કોમેટ એકદમ બરાબર છે તે વિમાનમાં મુસાફરી કરવી ખુબ જ સારી હતી આ રીતે લોકો તે વિમાનને જોતા હતા અહિયાં મેં ઉલ્લેખ કર્યો છે કે કોમેટએ સૌથી સંપૂર્ણ તે સમયના પરીક્ષણમાં કરાયેલું મુસાફર વિમાન હતું સૌથી વધુ સારી રીતે બનેલું હતું પહેલાના સમયે આટલા બધા પરીક્ષણ પણ ન થતા પરંતુ તેઓએ કોમેટ પર જે પણ પરીક્ષણ કર્યા હતા તેના ઘણા બધા પરીક્ષણ થઈ ગયા હતા એમાંનું એક કેબિન વિસંકોચનનું છે જે દર્શાવે છે કે તે પરીક્ષણનો સામનો કરી શકે છે તેઓએ પરીક્ષણ કરી હતી ત્યાં તે બધા સાથે નિષ્ફળ થઈ ગયા હતા હવે લોકોએ ત્યાં પાછા જવું પડશે અને ફરીથી એમાં જોવું પડશે કે એ પરીક્ષણ શું પૂરતું હતું યુકેમાં કમીટીએ આ જ વસ્તુ કરી હતી તેઓએ એક નવી પરીક્ષણ કરવાની સલાહ કરી હતી એ નવા પરીક્ષણમાં શું હતું ઉડ્ડયન મંત્રાલય એ એક નવી પરીક્ષણ કરવા માટે નિર્ણય કર્યો હતો જેમાં વિસંકોચન એ એરફ્રેમ અને પાંખોની વળાંકની ગતિની અસરોને અનુકરણ કર્યું હતું આગળ તમે પરીક્ષણ રીગને જોઈ શકો છો તે ખૂબ જ વિશાળ હોય છે તેઓએ તેમાં પાણીની ટાંકીને બાંધી હતી આખું વિમાન એનાથી ડૂબી ગયું છે વિમાનની પાંખોએ વિમાનમાંથી બહાર નીકળી ગઈ હતી તે વળી ગયું હતું આ રીતે જો વાળવામાં આવ્યું ન હોત તો ઉડ્ડયન વખતે હવાના પ્રવાહોને કારણે પાંખો ઉપર વાળી શકત તે ખૂબ જ ખર્ચાળ પ્રયોગ છે મેં કીધું એ રીતે ટાંકીની બાજુઓમાં પાણીના સ્લોટમાંથી પાંખો બહાર નીકળી હતી તેઓ હાઇડ્રોલિક જેક દ્વારા ઉપર અને નીચે ખસેડવામાં આવ્યા હતા તે વધુ એક સિમ્યુલેટેડ નબળાઈનું પરીક્ષણ અને ગતિ વધારવાના પરીક્ષણ જેવી પણ છે એક વાસ્તવિક વસ્તુ મળી છે ચાલો જોઈએ કે તેમાં કઈ રીતે થાય છે 9000 કલાકની એક સરખી ઉડાન પછી શું થયું હતું ત્યારે દબાણ ઘટ્યું હતું અને ફ્યુઝલેજમાં વિભાજન પણ જોવા મળ્યું હતું આ ક્યાંરે થયું હતું છટકબારીની નજીક એવો બનાવ બન્યો કે યુએસ નાં વહીવટીતંત્ર એ તેને ઉડવાની મંજૂરી ન આપી શક્યા કારણ કે તેનું કદ જેટલું હોવું જોઈએ તેના કરતા મોટું હતું આમાંથી તિરાડનો પ્રચાર થયો હતો એકવાર તમે ફ્યુઝલેજને ખોલી લ્યો એ પછી વિસંકોચન થઈ જાય છે આ માત્ર એક નાની તિરાડ હતીલેચ છટકબારીના ખૂણામાં એક નાની તિરાડ એ નિષ્ફળતાનું કારણ બની ગઈ છે જ્યારે મારી પાસે એક નાની તિરાડ હશે ત્યારે એના દૃષ્ટિકોણથી જોયે તો બારીની તિરાડ વત્તા લંબાઈના જેમ તે વર્તે છે જો મારી પાસે આ એક ખૂણા હોય તો તિરાડએ થોડા મિલીમીટર ઉપર હોઈ શકે છે પરંતુ જે રીતે માળખુ એ કર્ણથી થોડા મિલીમીટર વત્તા લંબાઈ તરીકે વર્તે છે એ પ્રમાણે આ કુલ તિરાડ બને છે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે જ્યારે તમે નવી ડિઝાઇન બનાવા જશો ત્યારે તમને આશ્ચર્ય થશે કે આ નિષ્ફળતાને કારણે કંપનીઓ બેન્કૃપ્ટ થઈ ગઈ હતી ત્યાં લાભથી બોઈંગ હતું બોઇંગથી વિમાનમાં ડિઝાઇન કરી હતી તેઓએ કોમેટ આપત્તિમાંથી બધાં પાઠ લીધા હતા બોઈંગમાં યોગ્ય ફેરફારો કર્યા પછી બોઇંગ એક સફળ એરલાઇનર તરીકે બની ગયું હતું જયારે તમે જોવો છો કે એ ચોરસ બારી સિવાય નવા વિમાનના પરીક્ષણમાં ડિઝાઇનના તબક્કામાં અજી અધૂરું કામ હતું આ બધા સંભવિત તારણોમાંથી કોઈપણ એક હોઈ શકે છે કેમકે તેઓએ એવું વિચાર્યું હતું કે ત્યાં પૂરતી સંખ્યામાં પરીક્ષણ કર્યા છે પરંતુ આટલાં પરીક્ષણએ પર્યાપ્ત નથી મેં અગાઉ જે રીતે ઉલ્લેખ કર્યો હતો કે સેવાની સ્થિતિમાં ભારનું અનુકરણ કરવું એ કોઈ સરળ કાર્ય નથી કેમકે તમારે મૂલ્યાંકન તો એમાં કરવું પડશે કે સેવાનું ભાર શું હોય છે તેઓએ પાંખોની સાથે શરૂ કરવા માટે વળાંકની અવગણના કરી હતી એ પછી તેઓએ શોધ્યું કે જ્યારે તમે તેને અહિયાં સમાવિષ્ટ કરો છો ત્યારે આ પ્રકારની સમજૂતી મળે છે કે તેઓએ કોમેટ તરીકેનું માળખું બનાવ્યું હતું અને તે ડિઝાઇન સંપૂર્ણ રીતે પૂર્ણ નથી ડિઝાઇનમાં ખામીઓ હતી અને આ કોમેટ માળખાની સમસ્યાઓ હતી જો તમે નબળાઈના વિકાસ માટેના કેટલાક પ્રારંભિક ઇતિહાસ પર જોશો તો એ સમય હતો જ્યાં તેઓ એ ઘણા ચક્ર ચલાવ્યા પછી માળખુ નિષ્ફળ જશે એ શોધી રહ્યાં છીએ એટલાન્ટિક મહાસાગરને પાર કરવું એ એક મોટું કાર્ય હતું જે સરળ કાર્ય નથી હવે ઘણાં વ્યક્તિઓ સમગ્ર વિશ્વમાં પ્રવાસ કરી રહ્યા છે પણ એ લોકો વિચારતા નથી કે તે ખુબ જ મુશ્કેલ કાર્ય છે વિમાનવહનના શરૂઆતના દિવસોમાં એટલાન્ટિકને પાર કરવું એ સૌથી મોટી વાત હતી અને તેમાં એન્જિનિયરો પણ કામ કરતા હતા તેઓ એની ગણતરી કરતા હતા જો તમે એકવાર એટલાન્ટિકને પાર કરશો તો ત્યાં સુધીમાં વિમાન નિષ્ફળ જશે કેમકે તે નબળાઈના જીવનનું માળખું આવા જ પ્રકારનું હતું તે એટલાન્ટિકમાંથી પસાર થવા માટે માત્ર આટલા જ ચક્રનો સામનો કરી શકે છે વાસ્તવમાં આવા પ્રકારના અકસ્માતો થયા છે જે ફક્ત અકસ્માતો દ્વારા જ સમજાય છે કે ડિઝાઇનમાં સુધારાઓ કરવાની જરૂર પડશે અલોહા એઈરલાઇન નિષ્ફળતા હવે આપણે બીજા ખૂબ જ પ્રખ્યાત અકસ્માતની તરફ આગળ વધી રહ્યા છીએ આ અકસ્માત એ અલોહા એરલાઇન્સ બોઇંગ ફ્યુઝલેજ નિષ્ફળતા તરીકે ઓળખાય છે આ અકસ્માત થોડા અલગ પ્રકારનો છે આપણે આગળ અન્ય ત્રણેય કિસ્સામાં જોયું કે અકસ્માતો વિમાનની સેવામાં ખૂબ જ વહેલી તકે આવ્યા બાદ અથવા માળખું બન્યુ એ પછી બધાને સેવામાં મૂક્યા એના થોડા જ વર્ષોમાં થયા હતા અહીંયા આ બનાવ 19 વર્ષ પછી બન્યું છે વાસ્તવિકતામાં જોઈએ તો ડિઝાઇનનું જીવન ખાલી 20 વર્ષનું હતું તમે એની એક બાજુ બ્રશ કરી શક્યા હોત તો સારું હોત પણ તે 19 વર્ષ માટે જ આવ્યું હતું અહિયાં હું નિષ્ફળતાના વિશે શા માટે ચિંતા કરું છું અલગ અલગ કારણોથી નિષ્ફળતા જોવા જેવી હતી વિચારો કરો કે તમે ઊંચી ઊંચાઈએ ઉડી રહ્યા છો અચાનક જ છતનો એક ભાગ ઉડી જાય છે તો તમે એ સમયે છત વગરના છો આવા બનાવ બન્યા એ સમયે સારા નસીબથી એ વિમાનના વિમાનચાલક ખુબજ અનુભવી નીકળીયા હતો તેણે વિમાનને ખુબજ સુરક્ષિત રીતે જમીન પર ઉતાર્યું હતું એ સમયે આ અકસ્માતમાં માત્ર એક જ જાનહાનિ નોંધાઈ હતી તમે એવા લોકોને પણ જાણો છો કે જેઓ ઉડવા માટે ટેવાયેલા હોય છે તેઓની સામે ફ્લાઇટ બેલ્ટનું ચિહ્ન બંધ છે એવી ઘોષણા થતી હોય છે આ પરિસ્થિતિ માટે બેલ્ટને લગાડી રાખવું જ હિતાવહ હોય છે ઘણી વખત ઉડવાવાળા વિચારે છે કે બેલ્ટ નથી રાખવું બધું સલામત જ છે એ લોકો એવું વિચારે છે કે આપણે ઘણી વાર ફ્લાઈટ માં બેઠા છીએ તો લગાડવાની જરૂર નથી અલોહા એરલાઇન નિષ્ફળતા જોઈએ તો એમાં શું થયું હતું એમાં લોકો સીટો સાથે જોડાયેલા હતા એટલે તેઓ બધા બચી ગયા હતા કેમ કે એકવાર વિસ્ફોટક વિસંકોચન થઈ જાય તો લોકોને બહાર સહેલાઇથી નીકાળી શકીએ છીએ આ એક પ્રકારની જાનહાની છે ત્યાં ઊભા રહેલા લોકોને આરામ થી બહાર નીકાળી શકીએ છીએ એ સમયે માત્ર એક જ જાનહાનિ થઈ હતી ફ્લાઇટમાં બેઠા હોઈએ ત્યારે ફ્લાઈટ બેલ્ટ ને લગાડવું સમજદારીભર્યું કામ છે ભલે આ બાબતે કોઈપણ જાહેરાત ન થઈ હોય આ શા માટે થયું હતું આમાં જુઓ કઈ રીતે એન્જિનિયરિંગ આગળ વધે છે લોકો આને નથી લેતા જ્યારે મેં આને 20 વર્ષ માટે ડિઝાઇન કરી હતી તો તે 19 વર્ષમાં કઈ રીતે નિષ્ફળ થઈ શકે છે જ્યારે તેઓએ આનું પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે તેમને જાણવા મળ્યું કે આમાં ખુબજ પ્રમાણ માં કાટ લાગેલો હતો એજ સૌથી મોટું કારણ હતું એવું પણ જાણવા મળ્યું છે કે આ ફ્લાઇટમાં મુસાફરને છતના અમુક ભાગોમાં એક દોરી જેવી ફ્યુઝલેજ તિરાડ જોવા મળી હતી આની જાણ ફ્લાઇટના નાવિકગણ અથવા ગ્રાઉન્ડ સ્ટાફને કરવામાં આવી ન હતી લોકોને આના કેટલાક પુરાવા મળ્યા હતા કે આ આખી વસ્તુમાં અમુક ભાગ જ શા માટે નિષ્ફળ થયું હતું મુસાફરોને તિરાડ જોવા મળી હતી પણ તેઓ એ તેની જાણ કોઈ ને ન કરી એ સમયે તમે ડરેલા હશો તમે બીજી કોઈ વસ્તુ જાણતા ન હતા મુસાફરો એન્જિનિયર તો ન હોઈ શકે તે એક સામાન્ય મુસાફરના જેમ જ અવલોકન કરી શકે છે તિરાડથી શું થાય છે એ શું કામ કરે છે એ વસ્તુ તે સમજી ન શક્યા પરંતુ આ અકસ્માત એ ઉડ્ડયનના ઇતિહાસને બદલી નાખ્યો છે જેટ યુગની સમયમાં એક મહત્વનો મુદ્દો હતો કાટ અને કાટના નિયંત્રણ પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું હતું હવે લોકોને સમજાઈ ગયું કે ડિઝાઇનના તબક્કામાં કાટનું નિયંત્રણ એ ખુબ જ મહત્વપૂર્ણ છે જો તમે એઈરક્રાફ્ટને જોશોતો તે સમુદ્રની ઉપર ઉડે છે પશ્ચિમી દેશોમાં બરફનો સંગ્રહ હોય છે જે કાટવાળા વાતાવરણને પ્રેરિત કરે છે જ્યાં સુધી તમે આ બધા પાણીને નીકળવા ન દયો અને તેને કાળજીપૂર્વક જુઓ કે આ પાણીમાં શું કોઈ વસ્તુ ફસાઈ જવાની શક્યતા છે જો તમે ડિઝાઇનમાં આવા પ્રકારના ફેરફારો નહીં કરો તો કાટ લાગવાની સમસ્યા બની રહેશે ઉડ્ડયન કરતાં લોકો આ વસ્તુ સમજી ગયા અને બોઇંગનાં 777 અને 737 નાં કિસ્સા પછી સંસ્કરણોમાં કાટના નિવારણ ડિઝાઇન અને ઉત્પાદનના નિયંત્રણમાં નોંધપાત્ર સુધારાઓ કરેલાં છે અદભુત નિષ્ફળતાના પાઠ આપણે છેલ્લા 70 વર્ષથી નિષ્ફળતાઓ જોઈ રહ્યા છીએ 70 વર્ષના ગાળામાંઆ જોયેલી દરેક નિષ્ફળતામાંથી મુખ્ય શું શીખવા મળ્યું છે આ દરેક નિષ્ફળતા એક ચોક્કસ સુધારણા અને કારણથી ઓળખાય છે આને એન્જિનિયરિંગ પ્રેક્ટિસમાં જોવાની જરૂર છે બોસ્ટન ગોળનારસની ટાંકીની નિષ્ફળતાના કિસ્સામાં આના માળખાના આરોગ્યની દેખરેખનું મહત્વ બહાર લાવ્યું છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે તમારા માંથી ઘણા લોકો તમારા આચક્રનો ઉપયોગ કરતા જ હશો મને ખબર નથી કે તમને સાચવણી કરવાની આદત છે કે નહી ત્યાં ફક્ત એક તેલનું ટીપું મૂકો એ પછી તમે આવું ક્યારેય કરશો નહીં લોકો ખુબ જ આળસુ બની ગયા છે તેમાં કાટ થવા દયો છો અને તેને સાચવાને બદલે નવા ચક્રમાં જાવ છો માળખાના આરોગ્યની દેખરેખ એ પ્રથમ સિદ્ધાંત છે તમારે તેના માટે નિવારક જાળવણી કરવી પડશે તમારે તેમાં શું કરવું પડે છે તેમાં પરીક્ષણ કરવું પડે છે કે એનું માળખું બરાબર છે કે નહીં તે માળખાના આરોગ્યની દેખરેખનું શા માટે મહત્વ બહાર કાઢે છે તેની તપાસ કરવા માટે કોઈ પરવાનગી ન હતી ટાંકીના માલિકે ટાંકીનો બ્રાઉન રંગ કર્યો એનાથી શું થયું હતું ગોળના રસનો રંગ એ બ્રાઉન હતો હવે જો તડ થાય તો પણ નિરીક્ષણ ની મદદથી ઝડપથી જોવું શક્ય ન હતું લિબર્ટી જહાજની નિષ્ફળતાએ સામગ્રીના વર્તન પર તાપમાનની જે અસરનું મહત્વ બહાર લાવ્યું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે વાસ્તવમાં બોસ્ટન ગોળના રસની ટાંકીની નિષ્ફળતામાં માત્ર એક ટાંકી જ નિષ્ફળ થઈ હતી લિબર્ટી જહાજના નિષ્ફળતાના કિસ્સામાં હજારો જહાજોમાં મોટા ફ્રેક્ચર થયા હતા અને તેમાંથી કેટલાક જહાજો બે ભાગમાં તૂટી ગયા હતા આમ તો ડિઝાઇન અને બનાવટ કરનાર ઇજનેરોને ઘણા પ્રશ્ન કરવામાં આવશે કે શા માટે આટલા ખગોળશાસ્ત્રીયઓને નિષ્ફળતા મળી હતી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું બહાર આવ્યું કે નીચા તાપમાનને કારણે સામગ્રી બરડ રીતે વર્તે છે અને કોમેટ આપત્તિ એ એવું પ્રકાશિત કર્યું કે તિરાડ તણાવના એકાગ્રતા વિસ્તારમાં વિકસી શકે છે પણ નબળાઈના લોડિંગ એ નિષ્ફળતાનું કારણ બની શકે છે આપણે કરેલા પરીક્ષણ પર્યાપ્ત નથીતો પણ તેઓએ એવું તારણ કાઢ્યું હતું કે તે પરીક્ષણ પૂરતી હતી એ પછી જ ઉડવા માટેની મંજૂરી આપી હતી તમારે પરીક્ષણ દરમિયાન હંમેશા સેવાનો ભારનું યોગ્ય સિમ્યુલેશન જોવું પડશે કોઈપણ પ્રકાર ની ડિઝાઇન નાં દૃશ્યોમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે અલોહા એરલાઇન બોઇંગ ફ્યુઝલેજ નિષ્ફળતાના કિસ્સામાં તણાવના કાટનું મહત્વ બહાર આવ્યું હતું એકવાર તમે સમજી લો કે તણાવ કાટએ એક પ્રકારનું કારણ હોઈ શકે છે ઉડ્ડયન ઉદ્યોગવાળા કાટના નિવારણ અને નિયંત્રણ માટેની ડિઝાઇનમાં સુધારાઓ કર્યા હતા આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે છેલ્લે સારાંશ આપીએ તો આ બધી જ નિષ્ફળતાઓ માંથી તમે શેમાંથી શિક્ષા મેળવી શકો છો ત્યાં કેટલાક પ્રકારની સમાનતાઓ મળે છે આ બધી નિષ્ફળતાઓના માળખામાં કોઈપણ પ્રકાર ની ચેતવણી આપ્યા વગર જ અલગ થઈ ગયું હતું જુઓ જો પ્લાસ્ટિક વિરૂપતા અથવા મોટા વિચલન જેવી ચેતવણીઓ મળી હતી તો લોકોએ ઓછામાં ઓછું ભાર ઘટાડીને આ પરિસ્થિતિને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો એવું પણ કંઈક કહીએ કે કોઈ ચેતવણી જ ન મળી હતી તેનો અર્થ એવો થાય છે કે ત્યાં સુધી સામગ્રીના વર્તનને સમજવું ખુબ જ મર્યાદિત હતું સામગ્રીના વર્તનની થોડીક જ સમજ હતી જ્યારે તેઓએ તેમની ડિઝાઇનને અમુક મર્યાદા સુધી લંબાવી હતી ત્યારે તે નિષ્ફળ થયું હતું અન્ય નોંધપાત્ર અવલોકન છે પ્લાસ્ટિકની કોઈ દૃશ્યમાન વિરૂપતા જોવા ન મળી હતી આમ તો આ વસ્તુ આપણે પછીથી જોઈશું ત્યાં સ્થાનિક પ્લાસ્ટિક વિરૂપતા હશે આખા માળખામાં કોઈ દૃશ્યમાન પ્લાસ્ટિક વિરૂપતા નથી તમે એ વસ્તુ જણો છો કે તમે ક્યારેય લિબર્ટી જહાજને કાચમાંથી નથી બનાવ્યું તે બધા નરમ સામગ્રીથી બનેલા હતા તમે જે શોધી રહ્યા છો તે નરમ સામગ્રીથી બનેલું માળખું એ બરડ રૂપમાં નિષ્ફળ ગયું છે તે એક પ્રકારની બરડ સામગ્રી છે જે ચેતવણી વગર નિષ્ફળ થઈ છે આવી જ સ્થિતિ નરમ સામગ્રીથી બનેલાં માળખા માટે બની છે તમે બરડ નિષ્ફળતાને ઉત્તેજિત કરનાર પરિબળો પર નજર નાખશો આપણે એમાં એક પછી એક ને જોઈશું તેમાંના કેટલાક ને આપણે સમજી શકીએ છીએ જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ કેટલાક પરીબળો ની સમજણને વિકસાવીશું પ્રથમ મુદ્દામાં જોઈએ તો એ સામગ્રીમાં જન્મજાત ખામીને કારણે તણાવની ત્રિઅક્ષીય સ્થિતિની હાજરી વિશે સમજાવે છે તમે બધા આ તણાવની એકાગ્રતાની સમસ્યા પર ધ્યાન આપ્યું છે તમને સામગ્રીની તાકતના પ્રથમ સ્તરના અભ્યાસક્રમ માટે કહેવામાં આવ્યું છે જ્યારે ભૌમિતિક નિરંતરતા હોય ત્યારે તેની નજીકમાં તણાવ વધુ હોય છે આ વિશે લોકો વાત કરે છે ધારો કે તમે એક પ્લેટમાં છિદ્ર હોય એવો કેસ લ્યો છો ત્યાં છિદ્રની કોરના નજીક તણાવની સાંદ્રતા આવેલી હોય છે ધારો કે તમે બે પરિસ્થિતિઓ ને લ્યો છો એક એ છિદ્ર વગરની પ્લેટ છે અને બીજી એ છિદ્ર વાળી પ્લેટ છે જ્યારે પણ હું છિદ્ર વગરની પ્લેટના કિસ્સામાં અક્ષીય તણાવને લાગુ કરું છું ત્યારે મારી પાસે માત્ર અક્ષીય તણાવનો ક્ષેત્ર છે જે ક્ષણે હું છિદ્ર ને મૂકું છું મારી પાસે તણાવ એકાગ્રતા હોય છે છિદ્રની બાજુમાં તણાવનો ક્ષેત્ર દ્વિ અક્ષીય બની જાય છે તમારી પાસે એક બાહ્ય અક્ષીય ભાર લાગુ કરાયું છે પરંતુ તણાવ એકાગ્રતાની નજીકમાંતણાવ એ દ્વિ અક્ષીય ક્ષેત્રમાં છે ધારો કે અહિયાં તિરાડ મળી છે તો નમુનાની જાડાઈ પર તેની અસર લાગુ થાય છે તમારી પાસે તણાવની ત્રિઅક્ષીય સ્થિતિ પણ મળશે જે આપણે ફ્રેકચર મિકેનિક્સ ના વિકાસ દરમિયાન જોઈશું આ અવલોકન છે જેમાં તણાવની ત્રિઅક્ષીય સ્થિતિની હાજરી પહેલે થી હોય છે લિબર્ટી નિષ્ફળતાના કિસ્સામાં તાપમાન ઓછું હતું એવું આપણે જોયું અલોહાના કિસ્સામાં કાટ એ કારણ બન્યું હતું આગળ શું થયું હતું એમાં જન્મજાત ખામીઓ હતી નબળાઈના લોડિંગના કારણે તિરાડ એ ગંભીર સ્તર પર વધી ગઈ છે અને બીજી બાજુ એ લોડિંગનો દર ખુબ જ ઝડપી વધી રહ્યું છે જેમ કે વિસંકોચન અથવા થર્મલ આંચકો હોઈ શકે છે કેમકે જો તમે કેટલીક અદ્ભુત નિષ્ફળતામાંથી શીખવા માંગતા હોય તો તમારે આવા પ્રકારની સુવિધાઓ જોવી પડશે જે ખૂબ જ સ્પષ્ટ હતી આ નિષ્ફળતા વચ્ચે વધુ કે ઓછા કે સમાન હોય છે ફ્રેકચર વિનાશ અથવા વિનંતી હવે પ્રશ્ન એવો થાય છે કે આપણે સેવાના માળખા માટે ફ્રેક્ચરના વિશે વાત કરી રહ્યા છીએ તો તેને આગળ ટાળવવાની અથવા તો અટકાવવાની જરૂર છે તમે એક નિશાની મેળવો છો કે દરેક પ્રકારથી ફ્રેક્ચર ને ટાળવું જોઈએ તે કોઈ કિસ્સા નથી જ્યારે તમે ઘર્ષણ વિશે શીખ્યા હતા ત્યારે એવું શીખ્યા હતા કે જયારે પણ એને રોકવા માંગતા હોય ત્યારે ઘર્ષણની જરૂરી પડતી હતીબીજું કે જ્યારે તમે એન્જિનના કાર્યક્ષમતામાં સુધારોઓ કરવા માંગતા હોય તો ત્યારે ઘર્ષણની જરૂરી નથી હોતી ઘર્ષણ એ પણ જરૂરી છે અને ક્યારેક તેની જરૂર નથી પડતી સમાન વેઇન ઉપર કેટલાક કિસ્સાઓમાં ફ્રેકચરની જરૂરી પડે છે ઘણા બધાં માળખામાં ફ્રેકચરની જરૂર નથી હોતી તે હંમેશા બે રીતે આવે છે તમારે સંદર્ભના આધારે શોધવું પડશે અને મૂલ્યાંકન કરવું પડશે જેનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે ફ્રેકચર ઉપર માનવ જીવનના ઘણા ઉપયોગી પાસાઓ આધાર રાખે છે તે હાનિકારક પ્રકારનું નથી તમે શું એવું વિચારી શકો છો કે રોજિંદા જીવન એ ફ્રેક્ચર ઉપર આધાર રાખો છે કે નહી આપણે આ બાબતે કોઈ અરજી કરતા નથી આપણે ઘણી બધી બાબતોને ધ્યાનમાં લઈએ છીએ જો વૈજ્ઞાનિક તરીકે જોઈએ તો તમારે પરીક્ષણ કરવી પડશે અને એમાં દરેક વસ્તુનું કારણ પણ શોધવું પડશે જેમકે અનાજ દળવા જેવી સાદી વસ્તુ જેવી વસ્તુની પરીક્ષણ કરવી પડશે જો તમારે ચપાટી જોતી હોય તો તમારે ઘઉંના લોટની જરૂર પડશે હવે તમે ઘઉંનો લોટ કેવી રીતે મેળવી શકશો એ વિચારવાનું છે જો અનાજ પહેલેથી જ પીસેલું નથી અને તમે તેનો પાઉડર બનાવા માંગો છો તો તમને તમારી ચપાતી રોજ મળશે નહીં આવી રોજની સરળ મહત્વપૂર્ણ પ્રવૃત્તિ માટે ફ્રેકચરની જરૂર પડે છે એટલું જ નહીં જો તમે તબીબી વિશ્વમાં જુઓ તો તેઓ પાસે કણો શોધવા માટે જમીન હોય તો જ દવાનું એ વધુ સારી રીતે શોષણ કરી શકે છે મને ખબર નથી કે આમાંથી કેટલા લોકો આ વસ્તુથી પરિચિત છે કે નહી એક કેપ્સ્યુલ હોય છે તેને તમારી જીભ પર રાખવાથી તે મીઠી લાગે છે આ હેતુથી સેવા આપે છે જો તમે એ કેપ્સ્યુલને ખોલો છો તો તમને અંદરથી ખૂબ જ બારીક પાવડર મળશે જે સામાન્ય રીતે કડવો હોઈ શકે છે હવે જો તમે આ પાવડરને કેપ્સ્યૂલમાં ન નાખો તો તમે તેને ગળી શકશો નહીં પરંતુ કેપ્સ્યૂલમાં તમારી પાસે પાવડર છે આ બધા પાવડર માટે તમારે કાર્યક્ષમ ફ્રેકચરની જરૂર પડે છે આ ફ્રેકચર ખુબ જ મહત્વપૂર્ણ છે ધારો કે તમારે પહાડો ઉપર રસ્તાઓ બાંધવાના છે અથવા તો કોઈ સુરંગો ખોદવાની જૂની ઇમારતોને તોડી નાખવા માટે અસરકારક અને પસંદગીયુક્ત રીતે સામગ્રીને દૂર કરવા માટે ફ્રેકચરના જ્ઞાનની જરૂર છે ડિસ્કવરી ચેનલમાં તેઓ આવું ઘણું દર્શાવે છે કે કેવી રીતે તેઓ વિનાશના ઉત્પાદન જૂની ઇમારતોને તોડી નાખવા માટે ગણતરીપૂર્વક રીતે પ્રસ્ફોટકનો ઉપયોગ થાય છે જેમ તમે બિલ્ડિંગના શ્રેણીની બહાર જાઓ તેમ તમામ જાહેર વિસ્તાર માટે થાય છે જે જગ્યા અન્ય ઘણી બધી ઇમારતોના નજીકમાં હોય છે જો તમે કોઈ ઈમારતને તોડી નાખવા ઈચ્છો છો તો તમારે એ જાણવું પડે કે તે કેટલા પ્રસ્ફોટક પર આવે છે એ પ્રમાણે તમારે કયા ક્રમમાં ફાયર કરવાનું છે તેની તાકાત કેટલી હોવી જોઈએ આ બધા માટે ફ્રેક્ચરની સમજ હોવી જરૂરી છે ફ્રેક્ચર એ નુકસાનકારક વસ્તુ નથી ફ્રેકચરફ્રેકચર નિવારણ માટેની સામન્ય એપ્લીકેશન ફ્રેકચરના કેટલાક કિસ્સાઓમાં જરૂર છે તે કેટલાક કિસ્સાઓમાં નિવારણ માટે જરૂરી છે જો તમે આપણા રોજિંદા જીવનના ઘણા ભાગને જોશો અને એની તપાસ કરશો તો આપણે ફ્રેકચરના જ્ઞાનના કોઈને કોઈ રીતે ઉપયોગ કર્યો છે અહિયાં તેમાંના કેટલાકને જોઈશું ધારો કે કોઈ તમને કાગળની શીટ આપે છે તો આનો કઈ રીતે ઉપયોગ કરશો તમે કાગળ લઈને નહીં જાવ તેને આ રીતે ખેંચો છો જો તમે તેને આ રીતે ખેંચો છો તો કાગળને અલગ કરવાની રીત પર તમારું કોઈ નિયંત્રણ નહીં રહે તમે તેને લેશો અને ફોલ્ડ કરશો પછી તેને ફાડી નાખશો તમે સમજ્યા કે કાગળને ફાડવા માટેની ક્રિયા દ્વારા તમે પોતાને સારી રીતે અલગ કરો છો તમે આ અનુભવથી મેળવ્યું છે તમે તેની સાથે કોઈ ફ્રેકશન મિકેનિક્સના સિદ્ધાંતને નથી જોડ્યા હવે ઘર્ષણ મિકેનિક્સ શીખ્યા પછી તમે જોઈ શકો છો અને કહી પણ શકો છો કે તે મોડ ત્રણની અંદર છે ફાડવાની ક્રિયામાં તમે જોશો અને જો તમે વર્કશોપમાં જાઓ તો તમે જાણો છો કે તેમની પાસે ખૂબ જ જાડા બાર છે જો તેને બે ભાગમાં અલગ કરવાનું હોય તો સામાન્ય રીતે તેના માટે શું કરશે પહેલા એક બાજુ ઉપર તિરાડ કરશે અને તેને સરળ આધારથી શરતો સાથે બીમ તરીકે મૂકશે અને આગળ જાશે અને તેને ગરમ કરશે તેઓ એવી રીતે જતા નથી અને તેને સીધ્ધું ઉપરથી નીચે સુધી કાપતા નથી જે લાંબો સમય લેશે જ્યારે તમે તિરાડ કરો છો અને એ પછી તેને બીજી બાજુથી ફાડો છો તે ખૂબ જ સારી રીતે અલગ થાશે આ રીતે લોકો તેને બે ભાગમાં કરે છે તમે કદાચ જાણતા ન હોય કે લોકો પ્રયોગોની નજીક ક્યારેય આવવા માંગતા નથી લોકો હંમેશા કોમ્પ્યુટર ની સામે બેસવા સિમ્યુલેશન કરવા માટે સરસ રંગોને જોવા માટે અને ખુશ રહેવા માંગે છે તમારે વર્કશોપની આસપાસ ચાલવું પડશે અને જોવું પણ પડશે કે તેઓ કેવી રીતે પ્રેક્ટિસ કરે છે અહિયાં તમે જે શોધો છો તે બારના ટોચને મારવા માટે કરવામાં આવે છે તિરાડ ફેલાય જાય છે છેલ્લે બારને ઘણા બધા ટુકડાઓમાં અલગ કરે છે આપણે ફ્રેકચરના જ્ઞાનને જાણ્યા વગર કેવી રીતે કાર્યક્ષમ રીતે તેનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે છે ખાલી અનુભવ દ્વારા તમે ફ્રેકચરના જ્ઞાનની ઉપયોગિતાનો ઉપયોગ કરો છો હવે તમે જોશો તો ઘણી બધી એન્જીનીયરીંગ એપ્લીકેશનમાં અનેક સ્ટ્રાન્ડથી બનેલા કેબલનો ઉપયોગ થાય છે તમારી પાસે સ્ટ્રાન્ડથી બનેલા કેબલ શું કામ કરે છે તે ફ્રેકચરના નિવારણ માટે છે જો સામગ્રીની ખામીને લીધે એક સ્ટ્રાન્ડ એ નિષ્ફળ જાય તો તિરાડ આખામાં પ્રસરી શકતી નથી પરંતુ પકડાઈ જાય છે એક પાસું એવું પણ છે જ્યારે તમારી પાસે બહુવિધ સ્ટ્રાન્ડહોય છે ત્યારે તમે ઇચ્છો છો કે કેબલ એ પરીવર્તનશીલ હોય તે આવા પ્રકારના એક વસ્તુ માટે સેવા આપે છે બીજી વાત એ છે કે ભૂલથી એક સ્ટ્રાન્ડ નિષ્ફળ જાય છે બીજી બાજુ તિરાડ શરૂ થાય એ પહેલા થોડો સમય તે રાહ જોશે આ લિબર્ટીની નિષ્ફળતા સમસ્યા હતી જ્યારે તિરાડ શરૂ થાય છે ત્યારે સંપૂર્ણ જહાજ એ વેલ્ડીંગથી બનેલું હતું તે કોઈપણ પ્રકારના પ્રતિકાર વગર પ્રચારિત થયું હતું તેઓ આ વસ્તુ સમજી ગયા છે એ પછી તેઓએ તિરાડ પકડનારને પૂરૂ પાડયુ છે અને તેઓએ કેટલાક જહાજોને બચાવી લીધા હતા હવે તમારે તમામ કેબલ કારની કામગીરી ઉપર ધ્યાન આપવું પડશે કેમકે અનિશ્ચિતતાઓ ઘણી બધી છે તેના કારણે પરિણામો ખૂબ જ ખરાબ આવશે જો કોઈ નિષ્ફળ થાય તો તેઓ દસના ઓર્ડરવાળા સલામતીના પરિબળનો ઉપયોગ કરે છે મેં જેમ પહેલેથી ઉલ્લેખ કર્યો છે કે જ્યારે તમે સુરક્ષાના પરિબળનો ઉપયોગ એકતાની નજીક કરો છો ત્યારે તમારે વધુ સારું વિશ્લેષણ કરવાની જરૂર છે જો તમે કેટલાક પ્રાચીન મંદિરો પર નજર નાખશો તો તે બધા ગ્રેનાઈટથી બનેલા હતા તેને કંઈ જ થશે નહીંપણ તમારી પાસે દરેક જગ્યાએ આ પ્રકારનું માળખું ન હોઈ શકે તમારે ચોક્કસપણે સલામતીના પરિબળને નીચેની બાજુ લાવવાની જરૂર છે ઉચ્ચ ઓર્ડરની સલામતીઓ સારા એન્જિનિયરિંગ પ્રેક્ટિસમાં ઉમેરાતી નથી તે ફક્ત એવું બતાવે છે કે તમે તમારી પોતાની ડિઝાઇન માટે સંપૂર્ણ રીતે વિશ્વાસ ધરાવતા નથી હવે જો તમે ઘણા પુલ પર નજર નાખશો તો તેમાં રિવેટેડ સાંધાઓ હોય છે તમે તે સાંધાઓને જહાજો તેમજ બોઈલરમાં પણ શોધી શકો છો અને તેઓ તિરાડના પ્રસરણ સામે આંતરિક રીતે સુરક્ષા આપે છે તમે જુઓ તો રિવેટેડ સાંધાઓને ખૂબ જ ચોક્કસ મશીનિંગની જરૂરી છે આ એટલું સરળ નથી વેલ્ડીંગ કરવું વધુ સરળ છે પરંતુ જો તમારી પાસે રિવેટેડ સાંધાઓ હોય તો તે તિરાડના પ્રસારણ સામે આંતરિક રીતે સુરક્ષાનું કામ કરે છે જો કે અમુક સ્વરૂપમાં તિરાડની ભૂમિકા અને તેના પ્રસાર અથવા નિયંત્રણને પરોક્ષ રીતે સમાવું પડે છે યોગ્ય સમજ એ માત્ર એક પદ્ધતિસરના વૈજ્ઞાનિકના અભ્યાસ દ્વારા જ શક્ય છે આપણે આ અભ્યાસક્રમમાં તે જ શરૂ કર્યું છે ફોટોઇલાસ્ટીસીટી નો સંક્ષિપ્ત પરિચય આ અભ્યાસક્રમ માટે મેં પહેલા જ ઉલ્લેખ કર્યો હતો કે હું ફોટોઈલાસ્ટીસીટીની ટક્નિકનો વ્યાપકપણે ઉપયોગ કરવા જઈ રહ્યો છું અને હું એમાં શું કરીશ હું આ સ્લાઈડ ઉપર પાછો આવું તે પહેલા આપણે જોઈશું કે ફોટોઈલાસ્ટીસીટી એ શું છે હું બીમ નીચેની વક્રતાની એક ખૂબ જ સરળ સમસ્યાઓને લઈશ હું જાણું છું કે આ વર્ગમાં તમારામાંથી કેટલાક લોકો એ પ્રાયોગિક વિશ્લેષણનો અભ્યાસક્રમ કર્યો છે તમે જાણો છો કે ફોટોઇલાસ્ટીસીટી એ શું છે અને તેની રૂપરેખા શું રજૂ કરે છે પરંતુ સામાન્ય પ્રેક્ષકો ફોટોઇલાસ્ટીસીટીનો સંપર્ક કરી શકતા નથી ખાસ કરીને સામગ્રી ની તાકતના અભ્યાસક્રમમાં જ્યારે પણ તમે સ્ટ્રેસના ખ્યાલને વિકસાવો છો ત્યારે શેમાં રસ હોય છે એમાં ધ્યાન હતું તમે A ને તણાવની વ્યાખ્યા તરીકે લ્યો છે એના દ્વારા P માંથી સ્નાતક થયા છો એક બિંદુ ઉપર તણાવની સ્થિતિ જ્યારે તમે કહો છો ત્યારે એ બિંદુ પર તણાવની સ્થિતને તમે શોધી શકો છો કે નહી એ વાતમાં રસ હોય છે એવા બિંદુમાંથી પસાર થતા તમામ સંભવિત વિમાનો પર તણાવમાં વેક્ટરનું મૂલ્ય શું હોઈ શકે છે તમે તેને ગાણિતિક રીતે તણાવ ટેન્સર તરીકે પણ રજૂ કરો છો તમે મ્હોરmohrasના વર્તુળને જુઓ છો મોહરના વર્તુળ પરના દરેક બિંદુ એક ચોક્કસ સમતલનું પ્રતિનિધિત્વ કરે છે એક તબક્કે તણાવ સ્થિતિના મુદ્દાને વિકસાવવા માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જુઓ કે તમામ વિમાનો પર શું થઈ રહ્યું છે જે રસપ્રદ બિંદુ પરથી પસાર થાય છે ખૂબ જ ભાગ્યે જ જોશો કે માળખા ઉપર તણાવ ક્ષેત્રની ભિન્નતાઓ શું હોય છે આ વસ્તુ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે તમે તણાવ એકાગ્રતાની સમસ્યાને જોઈ રહ્યા છો ત્યારે તમને જ્ઞાન મળશે અને તમે જોશો કે તણાવનું વિતરણ કેવી રીતે થાય છે જ્યારે તમે તે પ્રકારની માહિતીને જોવા માંગો છો ત્યારે રૂપરેખા બનાવવા માટે જવું પડશે સમતલરેખા એ શું છે વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો સમતલરેખા સાથે ચલનું મૂલ્ય સમાન રહે છે તમે આ કાર્યક્ષેત્રમાં એવા બિંદુને શોધી કાઢો છો કે જેનું મૂલ્ય અચલ હોય છે અને તેને એક રેખા દ્વારા એકસાથે જોડવામાં આવે છે હવે ચાલો બીમ નીચે વાળવાની સમસ્યાઓને લઈએ મારી પાસે 4 બિંદુમાં બીમ નીચે વાળવાનું છે અને આ કેન્દ્રીય વિસ્તારમાં વળવાના સમીકરણ લાગુ પડે છે તમે વક્રતા તણાવથી સિગ્મા એક્સ ને શોધી શકો છો અને તેને રેખીય રીતે બદલી શકો છો તે તમને અહીંયા મળે છે કારણ કે હું અહિયાં ફોટોઈલેસ્ટીસીટીનો પરિચય આપવા માંગુ છું હું ઈચ્છું છું કે તમે આ સમસ્યા માટે સિગ્મા 1 માઈનસ સિગ્મા 2 ની પ્રકૃતિ એ શું હશે તે જણાવાનું કરો છો કારણ કે સમસ્યા ખૂબ જ સરળ છે તમે તણાવના ક્ષેત્રને સંપૂર્ણપણે જાણો છો તમે એમાં પણ જાણો છો કે મુખ્ય તણાવની વ્યાખ્યા શું હોય છે હવે બીમના કાર્યક્ષેત્રમાં સિગ્મા 1 માઈનસ સિગ્મા 2 ની પ્રકૃતિ શું હશે તે જોવા માટેનો પ્રયાસ કરો છો હું એવું ઈચ્છું છું કે તમે તેને અજમાવી ને જુઓ તો એના માટે 2 મિનિટ લ્યો અને જોવાનો પ્રયાસ કરો કેમકે તમારી પાસે તેનું જ્ઞાન છે મારી પાસે આ તણાવની ઊંડાઈમાં રેખીય રીતે બદલાય જાય છે મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે રૂપરેખા એ કંઈ જ નથી પણ તમે આ માળખામાં બિંદુને પસંદ કરો છો કે જેની કિંમત સિગ્મા 1 માઈનસ સિગ્મા 2 ને સમાન હોય અને તમારી પાસે આ બધી માહિતી વળવાના સમીકરણમાંથી મળી આવશે ધારો કે તમે તમારા વિશ્લેષણના સમજણનું અનુમાન લગાડો છો તો સાચી વાત શું છે તમે જે અનુમાન કરો છો તે રૂપરેખા આ રીતે પણ હોઈ શકે છે અને જો તમારો વિચાર સાચો હોય તો આપણે આગળના પગલા પર વધી શકીએ છીએ ફોટોઇલાસ્ટીસીટી દ્વારા એક પ્રયોગ કરી શકીએ છીએ અને તેની રૂપરેખા શું હોય છે તેને શોધી શકીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરીએ છીએ જો મેળવી શકતા હોય તો આપણે ચોક્કસ પ્રકારની સમજણને મેળવી શકીએ છીએ કે ફોટોઇલાસ્ટીસીટી એ શું આપે છે કારણ કે હું ફોટોઇલાસ્ટીસીટીનો પરિચય આપવા માટે આ પ્રકારના અભિગમને અપનાવું છું મુખ્યરીતે તણાવ એ માર્ગ પરથી આવે છે બીજી રીત ક્રિસ્ટલ ઓપ્ટિક્સમાં જાયે છે તેમાં બિંદુથી સ્ફટિકમાંથી પસાર થતા ધ્રુવીકૃત બીમનું શું થાય છે તેને શોધવા માટે રીફ્રેક્ટિવ સુચિનું શું થાય છે તેને જુઓ એમાંથી તેને સિગ્મા 1 માઈનસ સિગ્મા 2 સાથે જોડવાનું છે જેના ઓછામાં ઓછા 10 થી 15 વ્યાખ્યાન થાશે આપણે આ પ્રકારનો માર્ગ અપનાવીશું નહીં આપણે સમસ્યાને જોવા માટે ખૂબ જ સરળ માર્ગ ને અપનાવીશું અને તેની રૂપરેખા બનાવીશું અને પછી પ્રયોગમાંથી તેની રૂપરેખા કેવી દેખાય છે તે શોધીશું અને તેની સરખામણી કરીને આપણે ચોક્કસ તારણ પર પહોંચીશું કેમકે સમસ્યા ખૂબ જ સરળ છે તમે કહી શકો છો કે સિગ્મા 1 એ સિગ્મા x છે તમારી પાસે તણાવ ની બાજુ તેમજ સંકોચનની બાજુ છે તણાવની બાજુમાં સિગ્મા 1 એ સિગ્મા x છે અને સિગ્મા 2 એ 0 છે અને સિગ્મા x એ રેખીય રીતે બદલાય છે સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 ની રૂપરેખાનું મૂલ્ય ઊંડાઈ પર રેખીય રીતે બદલાય જાય છે આ બદલાય જાય છે સિગ્મા 1 એ શું છે અને સિગ્મા 2 એ શું છે તે તણાવની બાજુ અને સંકોચનની બાજુમાં બદલાય જશે પરંતુ છેલ્લે સિગ્મા 1 ઓછા સિગ્મા 2 નું મૂલ્ય સિગ્મા x ની કિંમત દ્વારા નક્કી કરવામાં આવશે જો તમે રૂપરેખાનો અર્થ સમજો છો અને તેને સતત વાળવાના ક્ષણે તે ક્ષેત્રમાં અનુવાદિત કરો છો તો સિગ્મા 1 ઓછા સિગ્મા 2 ની રૂપરેખા આડી રેખામાં હોવી જોઈએ આ એક સરળ સમસ્યા છે જે સામગ્રીની તાકતમાંથી શીખો છો અને તમારી પાસે કાર્ય ક્ષેત્રના દરેક બિંદુ માટે ઉકેલ પણ છે લોડિંગના બિંદુઓથી દૂર હોય છે એના કારણે અહિયાં મેં 4 બિંદુના આધાર સાથે બીમને બતાવ્યું છે પરંતુ મેં માત્ર એક જ ક્ષેત્ર લીધુ છે તમે તેના પર એક નજર કરી શકો છો આ ભારના બિંદુથી દૂર છે મેં તેને છેલ્લે સુધી લંબાવ્યું નથી જ્યારે તમે સહાયક બિંદુઓની નજીક જશો ત્યારે તમે જોશો કે ત્યાં વિચલન હશે આ એક સરળ ગણતરી છે જે તમારી સમજણની એક્સ્ટ્રાપોલેશનને દર્શાવે છે કે રુપરેખામાં સિગ્મા 1 ઓછા સિગ્મા 2 એ આડી રેખામાં હોવા જોઈએ હવે હું શું કરવા જઈ રહ્યો છું હવે હું ઈપોક્સીમાંથી એક બીમને બનાવીશ જે ફોટોએલાસ્ટીક સામગ્રી તરીકે છે અને પછી તેને પોલારીસ્કોપ નામના સાધનમાં મૂકીશપછી તેને વાળું છું આ જે હું કરવા જઈ રહ્યો છું તે એક ઓપ્ટિકલ તકનીક છે જે શું આપે છે તે કરી રહ્યો છું આપણે પહેલેથી જ કહ્યું છે કે રૂપરેખામાં આડી રેખા હોવી જોઈએ ચાલો જોઈએ કે તમારી પાસે તેનું શું પરિણામ છે તો અહીંયા તમારી પાસે બીમ છે અને તમે અહીંયા જે શોધવા જાવ છો વક્રતાના મોમેન્ટ માટેનું મૂલ્ય ક્રમશઃ 1Mb થી તેના બે ગણા જેટલું હોય છે અને એ પછી તેના ત્રણ ગણા સુધી તે વધે છે અને આપણે આ કિસ્સા માટે જોઈશું અહિયાં તમારી પાસે આડી રૂપરેખા છે તમે અનુમાન કરી શકો છો કે આ સિગ્મા 1 ઓછા સિગ્મા 2 ની રૂપરેખામાં હોવું જોઈએ આપણા વિશ્લેષણની ગણતરી દર્શાવે છે કે તેઓ આડા હોવા જોઈએ મેં પહેલેથી જ ચેતવણી આપી હતી લોડિંગના બિંદુઓની નજીક ત્યાં નાનું વિચલન હશે અહીંયા આ વિસ્તાર સખત રીતે સીધું નથી તમે તેને આડી રેખા તરીકે જોઈ શકશો અને બીજો રસપ્રદ મુદ્દો એ છે કે તમે જાણો છો કે આ ખરેખર એક પ્રયોગમાં જોવામાં આવતા રંગો છે અને તે સંપૂર્ણપણે એક ઓપ્ટિકલ ઘટના છે જ્યારે સફેદ લાઈટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પ્રકૃતિ તેને આવા સમૃદ્ધ રંગોમાં પ્રગટ કરે છે તે ખૂબ જ સરસ છે તમે તણાવ વિશ્લેષણ કરવા માટે ઉત્સાહ મેળવો છો કેમકે તમે સરસ રંગીન કિનારે જોઈ શકો છો અને થોડી તાલીમ સાથે તમારા માટે 0 1 2 તરીકે કિનારને લેબલ કરવું શક્ય છે અને જ્યારે ભાર ત્રણ ગણો થાય છે ત્યારે તમારી પાસે વધુ સંખ્યામાં કિનાર હોય છે રેખીય ઈલાસ્ટીસીટીમાં જ્યારે ભાર બમણો થાય છે અને જ્યારે ભાર ત્રણ ગણો થાય છે ત્યારે તણાવ પણ ધીમે ધીમે વધે છે તમે જે જુઓ છો તે બધું આના પરથી અનુમાન લગાવી શકો છો કે મને ફોટોઇલાસ્ટિક કિનારના નમુનામાં રૂપરેખા મળે છે તે સિગ્મા 1 ઓછા સિગ્મા 2ની રૂપરેખા તરીકે ગણી શકાય છે આને તમારે ધ્યાનમાં રાખવું પડશે પરંતુ આપણે જે સમસ્યા લીધી છે તે ખૂબ જ ખાસ છે જો તમે સિગ્મા x ની માત્ર રૂપરેખા બનાવો તો પણ તે આડી હરોળ તરીકે હોય છે પરંતુ તે માત્ર એક ખાસ કિસ્સા માટે છે સામાન્ય વાતાવરણમાં તે માત્ર સિગ્મા 1 માઈનસ સિગ્મા 2 માં ફોટોએલાસ્ટિકની અસર થાય છે આ ફોટોએલાસ્ટિક પરીક્ષણમાં મળે છે આ રૂપરેખાનું વિશેષ નામ છે આ રૂપરેખા આઇસોક્રોમેટિક્સ તરીકે ઓળખાય છે આઈસોનો અર્થ એટલે અચલ ક્રોમા એટલે રંગ તેનો ઉલ્લેખ કરે છે કે આ અચલ રંગની રૂપરેખા છે તે તમને અહીંયા મળે છે તમારી પાસે એક સરળ ફોટોએલાસ્ટિક પરીક્ષણમાં અચલ રંગની રૂપરેખા દેખાય છે તિરાડની તીવ્રતાની ફોટોએલાસ્ટીક પ્રશંસા હવે આપણે પાછા જઈએ છીએ અને સરખામણીનો સારો સમૂહ જોઈએ છીએ અહીંયા મારી પાસે એક છિદ્ર વાળી પ્લેટ છે તે ગોળાકાર છિદ્ર છે ઈલાસ્ટીસીટીના સિદ્ધાંતમાં તમે જે શીખ્યા તેનાથી આ અલગ છે ઈલાસ્ટીસીટીના અભ્યાસક્રમના સિદ્ધાંતમાં તમે શું શીખ્યા છો તમે ખૂબ નાના છિદ્રની સાથે અનંત પ્લેટ લ્યો છો જો તમે તણાવની એકાગ્રતા માટે સમજણની ઉત્ક્રાંતિ પર નજર નાખશો તો ઉંચા પદના વૈજ્ઞાનિકો વચ્ચે ઘણી ચર્ચાઓ થઈ હતી અને ગણિતશાસ્ત્રીઓ એવી દલીલ કરી રહ્યા હતા કે નાના છિદ્ર સાથેની અનંત પ્લેટમાં છિદ્ર વગરની પ્લેટની સમકક્ષ હોય છે લોકો એ સ્વીકારવાનો પ્રયાસ કરવા માટે ખુબ ઉગ્ર ચર્ચાઓ કરી હતી કે તણાવ એકાગ્રતા હોઈ શકે છે ફક્ત તે દિવસોમાં ફોટોઇલાસ્ટીસીટીનો વિકાસ થયો હતો અને તણાવ એકાગ્રતાના મુદ્દા ને સ્થાપિત કરવા માટે ફોટોઇલાસ્ટીસીટીના પરિણામો ખૂબ જ ઉપયોગી હતા જ્યારે તમે વિશ્લેષણાત્મક અભિગમ કરો છો ત્યારે તમે નાના છિદ્ર સાથે અનંત પ્લેટને લ્યો છો જો તમે મર્યાદિત પ્લેટ માટે જવા માંગતા હોય તો વિશ્લેષણાત્મક અભિગમ કરશો નહીં તમારે આમ જોવો તો એક પ્રયોગ કરવો પડશે અથવા તમારે સંખ્યાત્મક વિશ્લેષણાત્મક ને કરવું પડશે અહીંયા આપણી પાસે છિદ્ર સાથેની મર્યાદિત પ્લેટ છે તમે એક ગોળાકાર છિદ્ર લીધું છે અને ગોળાકાર છિદ્રનો વ્યાસ 12 મિલીમીટર છે અને આ બીજો કિસ્સો છે જ્યાં તે લંબગોળ છિદ્ર છે ફરીથી મુખ્ય અક્ષીસ 12 મિલીમીટરનું છે અહીંયા તમારી પાસે એક ધારમાં એક તિરાડ આવી રહી છે જેની લંબાઈ પણ 12 મિલીમીટર છે આમ જોયે તો મારે એક ઉદાહરણ લેવું જોઈએ જ્યાં મારી પાસે તિરાડ છે જે કેન્દ્રમાં છે કેન્દ્રીય તિરાડના પ્રયોગમાં બનાવવું મુશ્કેલ છે અહિયાં ધાર તિરાડનો ઉપયોગ થાય છે તમે અહીંયા શું શોધો છો જ્યારે હું એનિમેશન કરીશ ત્યારે તમે ફરીથી જોશો જેમ જેમ ભાર વધે છે તેમ તમે જોશો કે વધુ અને વધુ કિનારનો વિકાસ થાય છે અને અહીંયા તમારી પાસે બાર છે આ 7 સુધીનો છે હવે ચાલો જોઈએ કે જ્યારે મારી પાસે લોડિંગ 7 હોય ત્યારે ગોળાકાર છિદ્રના કિસ્સામાં કિનારનો નમુના કેવા પ્રકારનો છે જ્યારે મારી પાસે લંબગોળ છિદ્રના કિસ્સા માટે લોડિંગ એ 7 છે અને તિરાડના કિસ્સામાં શું જુઓ છો હું એવું ઈચ્છું છું કે તમે તેનું ચિત્ર બનાવો તમે જાણો છો કે આ સુવિધાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે અહીંયા જે શોધો છો તે તણાવ એકાગ્રતાની વિવિધ સમસ્યાઓ માટે સિગ્મા 1 ઓછા સિગ્મા 2 ની રૂપરેખામાં જુઓ છો અને તમારી પાસે એક આકર્ષક લક્ષણ છે જ્યારે તમને તિરાડ મળે છે ત્યારે તમારી પાસે તિરાડ અક્ષની સમપ્રમાણતાવાળા કિનાર હોય છે અને તે આગળથી નમેલી હોય છે આવું લંબગોળ છિદ્રના કિસ્સામાં પણ થાય છે તમારી પાસે આ રીતે નમેલું ફોરવર્ડ પણ છે એમ પણ આ રીતે આગળ નમેલું હોય છે અહીંયા આવો તો આ એક આકર્ષક લક્ષણ છે જે ભાર 7 માટે છે ગોળાકાર છિદ્રવાળી પ્લેટનમાં ઓછામાં ઓછી સંખ્યામાં કિનાર હાજર હોય છે લંબગોળ છિદ્રમાં કિનાર મોટી સંખ્યામાં હોય છે લંબગોળ છિદ્રમાં બે અલગ અલગ કિનાર બહાર આવતી હોવાનો દેખાય છે જ્યારે તિરાડના કિસ્સામાં તમે મોટી સંખ્યામાં કિનારને જુઓ છો જે ચોક્કસપણે તિરાડના કિસ્સામાં કંઈક વધુ મહત્વપૂર્ણ સૂચન આપે છે આપણે ગાણિતિક વિશ્લેષણમાં પ્રવેશતા પહેલા જ્યારે તમે ગોળાકાર છિદ્ર લંબગોળ છિદ્ર અને તિરાડની તુલના કરો છો ત્યારે તમે કંઇક શોધી શકો છો તિરાડમાં મોટી સંખ્યામાં લંબગોળ હોય છે અને તમે તરત જ સમજી શકો છો કે તિરાડ ઘણી વધારે પડેલી છે તમને ખુબ જ ગંભીર સંદેશ મળે છે કે તિરાડ વધુ ખતરનાક છે અને આપણે તેને સાબિત કરવા માટે ગણિતને વિકસાવીશું એ જ વસ્તુ ફ્રેકચર મિકેનિક્સના કિસ્સામાં કરવા જઈ રહ્યા છીએ છેલ્લે સારાંશમાં એવું કહીશ કે આ વર્ગમાં આપણે અન્ય 2 અદ્ભુત નિષ્ફળતાઓ જોઈ હતી એના પછી આપણે તે નિષ્ફળતાઓમાં સમાનતા શું હોય છે તે પણ જોયું હતું આપણે જોયું કે લોડિંગનો દર વધારે હતો નિષ્ફળતા એ પ્રકૃતિમાં બરડ હતી જો કે સમગ્ર માળખામાં પ્લાસ્ટિકનું કોઈ મોટુ વિરૂપતા ન હતું પછી આપણે એ પણ જોયું કે ફ્રેકચર ફાયદાકર્ક છે કે નુકશાનકારક છે આપણને જાણવા મળ્યું કે ફ્રેક્ચર એ રોજિંદા જીવનમાં જરૂરી છે તેને ટાળી શકાતું નથી તમને અમુક એપ્લિકેશનોમાં ફ્રેક્ચરની જરૂર પડે છે તમારે અમુક અન્ય એપ્લિકેશન્સમાં ફ્રેક્ચરને રોકવાની જરૂર પડે છે પછી આપણે ફોટોઇલાસ્ટીસીટીની મૂળભૂત બાબતો શું છે એ જોવા આગળ વધ્યા હતા આ પણ ખૂબ જ સરળ રીતે રજૂ કરવામાં આવ્યું છે હવેથી તમે સિગ્મા 1 માઈનસ સિગ્મા 2 ની રૂપરેખાનું પ્રતિનિધિત્વ કરી શકો છો અને તમે આમાં જે કાંઈ મેળવવો છો તે બધું શોધી શકો છો